બીજા અઠવાડિયાના બીજા મોડ્યુલમાં પ્રિય સહભાગીઓનું સ્વાગત છે આગળના મોડ્યુલમાં આપણે હેપ્ટિક્સ ની ચર્ચા કરી કાર્યક્ષેત્રમા તેની ભૂમિકા જોઈ આપણે વિવિધ પ્રકારનાં હેન્ડશેક વિવિધ પ્રકારની શુભેચ્છા પાઠવવા ની રીત તેમજ સાંસ્કૃતિક વિવિધતાઓ તરફ ધ્યાન આપ્યું હતું આજના મોડ્યુલમાં આપણે ખાસ કરીને કાર્યસ્થળ પર હેપ્ટિક્સ ની ભૂમિકા વિશે ચર્ચા કરીશું બહુસાંસ્કૃતિક પરિસ્ચિતિમાં યોગ્ય અને સ્વીકાર્ય જાતિ સંબંધ સ્થાપિત કરવામાં હેપ્ટિકનું શું મહત્વ છે તેનું આપણે વિશ્લેષણ કરીશું જ્યારે આપણે અન્ય વ્યક્તિઓને સ્પર્શ કરીએ છીએ ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે તકનીકી અવરોધો સંપૂર્ણપણે હોતા નથી આપણે કોઈ વ્યક્તિને સ્પર્શ કરવા માટે તેમની નજીક જવું પડશે તેથી કેટલીક વાર કાર્યસ્થળમાં આ નિકટતા પર સવાલ ઉભા થઈ શકે છે જો કે આપણને લાગે છે કે કાર્યસ્થળ પર સ્પર્શ કરીએ તેમાં હંમેશા કોઈ ધ્યેય હોય છે અથવા તે નિયમિત વ્યાવસાયિક અરસપરસ વાતચીતનો એક ભાગ છે અને આ પ્રકારના સ્પર્શથી લોકોને ઓછો ડર લાગે છે અને કેટલીકવાર આંતરવ્યક્તિત્વ સંબંધો સ્થાપવામાં મદદરૂપ બને છે સમાજમાં જે નમ્ર સ્પર્શને માન્ય રાખેલ હોય એ આપણને અન્ય લોકો સાથે વાતચીત શરૂ કરવામાં મદદ કરે છે આપણી ખચકાટ દૂર કરવામાં પણ મદદ કરે છે અને તે દર્શાવે છે કે આપણે જે તે વર્ગના સભ્ય છીએ અને અન્ય લોકો દ્વારા આપણું સન્માન કરવામાં આવે છે કેટલીકવાર આપણને લાગે છે કે બાવડા પર કોઈનો સ્પર્શ આપણને સૂચવે છે કે આપણો પ્રયત્નો સાચી દિશામા આગળ વધી રહ્યા છે જો કે ખાસ કરીને જ્યારે આપણે આંતરવ્યક્તિત્વ કુશળતા અને આંતરસંસ્કૃતિક પરિસ્થિતિઓમાં અને જાતિગત પરિસ્થિતિઓમાં સ્પર્શની ભૂમિકા તરફ ધ્યાન આપીએ છીએ ત્યારે આપણે સમજવું પડે કે સ્પર્શ કરવા માટેની નક્કી કરેલ સીમાઓ મહત્વપૂર્ણ છે અને તેમને અકબંધ રાખવી પડશે કોઈપણ પ્રકારની મિત્રતામાં અથવા કોઈપણ પ્રકારના કાર્યાલયમાં વધુ પડતો સ્પર્શ લોકોના મનમાં ચોક્કસ શંકાઓ પણ પેદા કરી શકે છે અને તે જ સમયે સ્પર્શની ગેરહાજરી પણ એકલતાના સંકેત આપી શકે છે જે કામના વાતાવરણ માટે અનુકૂળ નથી માનવીય સ્પર્શ હંમેશા અનુભવોને તીવ્ર બનાવે છે જ્યારે કોઈ વ્યક્તિ આપણને વ્યવસાયિક પરિસ્ચિતિમાં સ્પર્શે કરે છે ત્યારે તે મોટાભાગની પરિસ્થિતિઓમાં સકારાત્મક લાગણીની પુષ્ટિ કરે છે જો કે આપણે આપણા પાછલા મોડ્યુલમાં પણ જેમ વાત કરી છે તેમ સાંસ્કૃતિક તેમજ સંસ્થાકીય પદ્ધતિઓ નોંધપાત્ર છે અને આ તફાવતોને અરસપરસ સમજવુ જોઈએ આપણે બે અલગ અલગ પ્રકારની સંસ્કૃતિઓની ચર્ચા કરી છે જે સંપર્ક સંસ્કૃતિ તેમજ સંપર્ક વિનાની સંસ્કૃતિ છે સંપર્ક સંસ્કૃતિ તે છે જ્યાં અન્ય લોકોને સ્પર્શવું તે સામાન્ય માનવામાં આવે છે વાતચીત કરતી વખતે અન્ય લોકોની નજીક જવાનું સામાન્ય માનવામાં આવે છે અને તે જ સમયે અન્ય લોકોને સ્પર્શ કરતી વખતે આંખોનો સીધો સંપર્ક કરવામાં આવે છે દાખલા તરીકે આવી સંસ્કૃતિના લોકો મધ્ય પૂર્વમાં અથવા યુરોપના ભૂમધ્ય ક્ષેત્રના લોકો ઉચ્ચ સ્તરીય સંવેદનશીલ સ્પર્શ અથવા સુગંધ ગ્રહણ કરવામાં કોઈ સમસ્યા અનુભવતા નથી ઉદાહરણ તરીકે સંપર્ક વિનાના સંસ્કૃતિની તુલનામાં ઉત્તરીય યુરોપના લોકો તેમજ ઘણા એશિયન દેશોમાં લોકોને પ્રમાણમાં ઓછું સ્પર્શ કરવાનું વલણ હોય છે ત્યાં એકબીજાથી વધુ દુર ઉભા રહેવાનું વલણ હોય છે અને આપણા મોટાભાગની વાતચીતમાં આપણે પ્રયત્ન કરીએ છીએ કે આપણે વધારે દ્રશ્ય સંદેશાવ્યવહાર પર આધાર રાખીયે સંપર્ક વિનાની સંસ્કૃતિઓમાં ઘણી સામાજિક પ્રથાઓ છે જે આપણે અન્ય લોકો સાથે શારીરિક સંપર્ક કર્યા વિના અન્ય લોકોનું અભિવાદન કરવાની મંજૂરી આપે છે આ તફાવત આપણને ચેતવે છે કે કાર્યસ્થળમાં અન્ય લોકોને સ્પર્શ કરવો એ એક અસ્પષ્ટ તેમજ જટિલ ક્ષેત્ર છે અને આ ક્ષેત્રમાં અર્થઘટન એ સંદર્ભિત થવું જોઈએ આ સંદર્ભ કદાચ વ્યક્તિગત સાંસ્કૃતિક સંસ્થાકીય પણ હોઈ શકે છે ઉદાહરણ તરીકે ઘણી સંસ્થાઓ 'નો ટચ નોર્મ' નું પાલન કરે છે જ્યાં કર્મચારીઓને ચેતવણી આપવામાં આવે છે કે તેઓ સામાન્ય રીતે બીજા વ્યક્તિને સ્પર્શ કરવો નહિ અને નમ્ર હેન્ડશેકને પૂરતું માનવામાં આવે છે જ્યારે માનવ સ્પર્શનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે ત્યારે સહ કર્મચારીમાં એક હકારાત્મક લાગણી વ્યક્ત કરી શકાય છે બીજી તરફ જ્યારે તેનો નકારાત્મક રીતે ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તે વિશ્વાસ તોડી શકે છે અને મુશ્કેલીઓનું કારણ પણ બની શકે છે જ્યારે અન્ય લોકો આપણને સ્પર્શ કરે છે ત્યારે આપણા પ્રતિભાવોને સંપર્ક અને સંપર્ક વગરની સંસ્કૃતિઓ અને વાતાવરણના સાંસ્કૃતિક તફાવતો તેને આકાર આપે છે કોઈ આપણા સ્પર્શથી નારાજ થઈ શકે કે નહીં તે એક સાથે ઘણા પરિબળો પર આધારિત છે તે વ્યક્તિગત માનસિકતા પર આધારીત છે અને તે તાત્કાલિક સંદર્ભ પર આધારીત છે જેને સ્પર્શ કરવામાં આવી રહ્યો છે અને તે જ સમયે તે કર્મચારીની સાંસ્કૃતિક સ્થિતિ પર પણ આધારિત હોય છે ઉદાહરણ તરીકે જો વાતચીત દરમિયાન કોઈ ફ્રેન્ચ અને ઇટાલિયન લોકોને સ્પર્શ કરે તો તેમને કોઈ સમસ્યા નથી હોતી તેઓને કોઈ સ્પર્શ કરે તો યોગ્ય લાગે છે જ્યારે બ્રિટન ના લોકોને જો કોઈ જાહેરમાં સ્પર્શ કરે તો તેઓ ખૂબ અસ્વસ્થતા અનુભવે છે અને આ સ્પર્શ કદાચ રમતગમતના ક્ષેત્ર સિવાય અને તે પણ વિશાળ શ્રોતાઓની સામે અવગણવામાં આવે છે સંસ્કૃતિઓ કે જેમાં આ પ્રકારના સ્પર્શ સરળતાથી સ્વીકારવામાં આવે છે તે ભારત ટર્કી ઇટલી ગ્રીસ સ્પેન અને એશિયાના મધ્ય પૂર્વ ભાગો તેમજ રશિયા ના સમાજ છે તેમ છતાં રશિયાના લોકોને શારીરિક સ્પર્શથી કોઈ સમસ્યા નથી જ્યારે અન્ય પૂર્વના દેશોના લોકોની સાંસ્કૃતિક માનસિકતા જુદી છે જર્મની જાપાન ઇંગ્લેન્ડ યુ A કેનેડા ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ એસ્ટોનિયા પોર્ટુગલ ઉત્તરીય યુરોપ અને સ્કેન્ડિનેવિયા સહિતના ઘણા એશિયન અને યુરોપિયન દેશોની સંસ્કૃતિ જ્યાં સ્પર્શને પ્રોત્સાહન આપવામાં આવતું નથી કેટલીક અન્ય સંસ્કૃતિઓ છે જેમાં પશ્ચિમીકૃત શિક્ષણ પદ્ધતિ તરફના ક્રમિક સામાજિક પરિવર્તનને કારણે અન્યને સ્પર્શવા વિશેના ધારાધોરણ પણ ધીરે ધીરે બદલાઈ રહ્યા છે સંપર્ક અને સંપર્ક વગરની સંસ્કૃતિઓની આપણી સમજ પ્રમાણે પૂર્વી દેશો અને પૂર્વીય સંસ્કૃતિઓની તુલનામાં પશ્ચિમી સંસ્કૃતિઓ પ્રમાણમાં દુર્લભ છે અને આ પ્રકારના જાહેર સ્પર્શનો અભાવ આ સ્પર્શને વધુ નોંધપાત્ર બનાવે છે કોઈ સંપર્ક વિનાની સંસ્કૃતિમાં જો કોઈ મેનેજર ગૌણ કર્મચારીના ખભા પર હાથ રાખીને થપથપાવે તો તે કર્મચારી માટે તે એક પ્રોત્સાહન છે જે તેને હંમેશા યાદ રહે છે જો કે તે જ વ્યાપક સાંસ્કૃતિક અંતર્ગત આપણને વિભિન્નતા જોવા મળી શકે છે અને યુરોપિયન સંસ્કૃતિમાં પણ આ સાંસ્કૃતિક વિવિધતાઓ જોવા મળે છે આપણે બ્રિટીશ લોકોની પરિસ્થિતિની ચર્ચા કરી કે તે સ્પર્શને પસંદ કરતા નથી અને બ્રિટીશ કાર્યાલયોમાં ખૂબ ઓછા પ્રમાણમાં લોકો ને સ્પર્શ કરવામાં છે બ્રિટિશ સમાજમાં માત્ર રમતગમતના કાર્યક્રમોમાં અને વિજય અથવા સફળતાની ઉજવણીમાં સ્પર્શ કરવાની છૂટ હોય છે કોઈ લક્ષ્ય સાધ્યું હોય અને અમુક પરિસ્થિતિઓમાં રમતવીરો વચ્ચે ખેંચવાની મંજૂરી હોય છે જો કે ડ્રેસિંગ રૂમ માં તે હજી પણ સામાન્ય રીતે માન્ય નથી એલન પીઝે ટિપ્પણી કરી છે કે બ્રિટીશ ઓસ્ટ્રેલિયન અને ન્યુઝીલેન્ડના રમતના ખેલાડી દ્વારા ઘનિષ્ઠ ભેટીકરણ એ દક્ષિણ અમેરિકન અને અમુક ખંડીય દેશના ખેલાડી માંથી નકલ કરવામાં આવી છે આ દેશોમાં લક્ષ્ય સાધ્યા પછી એક બીજાને આલિંગ અને ચુંબન કરે છે અને ડ્રેસિંગ રૂમમાં પણ આ પ્રકારનુ ઘનિષ્ઠ વર્તન કરતા હોય છે ફ્રાન્સ તેમજ ઇટાલીમાં સામાન્ય રીતે જે વર્તન સ્વીકાર્ય છે આપણે એની ચર્ચા કરી એજ રીતે આપણને જોવા મળે છે કે લેટિન અમેરિકન દેશોમાં પુરુષો એકબીજાને ભેટે છે અથવા મિત્રનો હાથ પકડે છે અથવા વાતચીત દરમિયાન મિત્રના ખભા પર હાથ રાખે છે તેવી જ રીતે આપણે જોઈએ છીએ કે સ્પેનમાં પુરુષો એકબીજા સાથે હાથ મેળવે છે અથવા વાતચીત દરમિયાન અને અર્ધ સત્તાવાર વાતચીત દરમિયાન બીજા વ્યક્તિના ખભા પર હાથ પણ મુકતા હોય છે તે જ રીતે આપણને જોવા મળે છે કે મધ્ય પૂર્વમાં લેટિન અમેરિકન દેશોમાં અને દક્ષિણ યુરોપિયન દેશોમાં પણ ઘણા લોકો સામાન્ય વાતચીત દરમિયાન વધારે શારીરિક સંપર્ક કરે તો તે સંપૂર્ણપણે માન્ય છે કેટલીકવાર આવી જુદી જુદી સાંસ્કૃતિક પરિસ્થિતિઓમાં લોકો અસમંજસમાં મુકાઈ જાય છે ઉદાહરણ તરીકે જો કોઈ અંગ્રેજી વ્યક્તિ જે આ સાંસ્કૃતિક તફાવત થી વાકેફ નથી તેણે કોઈ લેટિન અમેરિકન સાથીદાર અથવા ટીમના સાથી સાથે સંપર્ક કરવો હોય તો આ અંગ્રેજ વ્યક્તિ તેના લેટિન અમેરિકન મિત્રના સ્પર્શ કરવાની રીત થી અસ્વસ્થતા અનુભવી શકે છે અને બીજી બાજુ લેટીન અમેરિકન મિત્ર બ્રિટીશ મિત્ર દ્વારા ન થતા સ્પર્શની ઘટ અનુભવી શકે છે અથવા તેને લાગશે કે આ બ્રિટિશ વ્યક્તિ કંઈક અંશે ઠંડી અથવા મૈત્રી વિનાનો અથવા ફિકર વિનાનો અથવા ચડિયાતા વલણ ધરાવનાર છે સમાજમાં સ્પર્શની હાજરી અથવા ગેરહાજરી વિવિધ સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ પર આધારિત છે ઉત્તરીય યુરોપ અને દૂર પૂર્વના સંસ્કૃતિઓ પ્રમાણમાં નહીવત સંપર્ક કરે છે આપણે આ સમાજમાં કોઈની પાસેથી આકસ્મિક રીતે ઘસી ને નીકળીએ તો પણ માફી માંગવી પડી શકે છે વ્યક્તિનો સ્પર્શ આંતરરાષ્ટ્રીય મૂંઝવણ કેવી રીતે પેદા કરી શકે છે તે એક રસિક ઘટના દ્વારા સમજી શકાય છે જે 2009 માં ખુબ ચર્ચામાં રહ્યું હતું જ્યારે અમેરિકાની પ્રથમ મહિલા મિશેલ ઓબામાએ બ્રિટનની મુલાકાત વખતે શાહી પ્રોટોકોલ તોડ્યો અને રાણીને ભેટ્યા આ આલિંગન જે બ્રિટીશ ધોરણના વર્તનની વિરુદ્ધ હતું અને શાહી પ્રોટોકોલ સામે એટલું વિરુદ્ધ હતું કે વૈશ્વિક સ્તરે ચર્ચા થવા લાગી તેથી આપણને જાણવા મળે છે કે વિવિધ દેશોમાં તે માત્ર સ્પર્શની માત્રા જ નહીં પણ સ્પર્શની સ્થિતિ શરીરના ભાગને જ્યાં સ્પર્શ કરવામાં આવે છે તે પણ ખૂબ મહત્વ ધરાવે છે ઉદાહરણ તરીકે આરબ દેશમાં પુરુષો એક બીજાના હાથ પકડવા અથવા જાહેરમાં તેમને ચુંબન કરવું તે સમસ્યા નો વિષય નથી પરંતુ કોઈ પુરુષનું સ્ત્રી સાથેનું ખુલામાં આ પ્રકારનું વર્તન પ્રતિબંધિત છે થાઇલેન્ડ અને લાઓસ માં કોઈના માથામાં ખાસ કરીને નાના બાળકોને સ્પર્શવું વર્જિત છે કારણ કે તેને અશુભ માનવામાં આવે છે દક્ષિણ કોરિયામાં વડીલો તેનાથી નાના લોકોને સ્પર્શ કરી શકે છે ખાસ કરીને જ્યારે તેઓ ભીડ માંથી પસાર થવાનો પ્રયત્ન કરે છે જો કે તે જ રીતે જો કોઈ યુવાન વૃદ્ધ વ્યક્તિને સ્પર્શે તો તેને અસંસ્કારી માનવામાં આવે છે આ સાંસ્કૃતિક તફાવત આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓમાં પણ પ્રદર્શિત થાય છે આપણે વૈશ્વિક હેડલાઇનનો ઉલ્લેખ કર્યો હતો જ્યારે યુ ની પહેલી મહિલા મિશેલ ઓબામા એ રાણીને ગળે લગાવી હતી તેવી જ પ્રકારની પરિસ્થિતિ આ ફોટોગ્રાફ માં પ્રદર્શિત કરવામાં આવી છે જ્યાં પાકિસ્તાની રાષ્ટ્રપતિ મિસ્ટર આસિફ અલી ઝરદારી ઇરાની રાષ્ટ્રપતિ મિસ્ટર મહમૂદ અહમદિનીજાદ સાથે હાથ પકડી રહ્યા છે તેને પરસ્પર આદરના સંકેત તરીકે લેવામાં આવે છે કારણ કે આ એક સામાન્ય સાંસ્કૃતિક માન્યતા છે જોકે અમેરિકન અથવા બ્રિટિશ સમાજમાં આ પ્રકારની પ્રતિક્રિયાની અપેક્ષા કરી શકાય નહીં તેથી આજે સાંસ્કૃતિક તફાવતો અસ્તિત્વમાં છે તે મુખ્યત્વે પ્રાદેશિક જગ્યા સંબંધિત છે આંખ નો સંપર્ક સ્પર્શની માત્રા તેમજ અપમાનજનક હાવભાવ જે વિવિધ સમાજમાં જુદા જોવા મળે છે મોટાભાગના પશ્ચિમી વિશ્વમાં આપણને જોવા મળે છે કે અમુક પ્રકારના સ્પર્શ માન્ય છે જેમાં ખાસ કરીને હેન્ડશેક કરવું તેનો સમાવેશ થાય છે જો કે આપણે અમુક સમાજ અને સંસ્કૃતિઓમાં જોયું કે કેટલાક પરંપરાગત સ્પર્શ ને લગતા નિયમો છે જ્યા આ હજી પણ ટાળવામાં આવે છે જાપાનના લોકો અને ચીનના સમાજ નો સંદર્ભ લેવો રસપ્રદ છે વિવિધ લેખકો કે જેમણે વાતચીતના અશાબ્દિક પાસાઓના ક્ષેત્રમાં કામ કર્યું છે તેઓએ આ સામાજિક ધોરણોનો ઉલ્લેખ કર્યો છે સામાન્ય રીતે જાપાનના લોકો અજાણી વ્યક્તિના સ્પર્શનો વિરોધ કરે છે અને અજાણી વ્યક્તિ સાથે શારીરિક સંપર્ક જાપાની સંસ્કૃતિમાં અવિવેકી માનવામાં આવે છે અને તેથી તેઓ અન્ય લોકો સાથે ચુંબન દ્રઢ આલિંગન તેમજ ઘનિષ્ઠ હેન્ડશેક ટાળે છે તેમની સંસ્કૃતિમાં તેઓ એકબીજા સામે નમન કરે છે અને ઉચ્ચ દરજ્જાની વ્યક્તિ ઓછામાં ઓછી અને ઓછામાં ઓછી સ્થિતિવાળી વ્યક્તિ નમન સમયે સૌથી વધુ નમે છે આ જ સાંસ્કૃતિક ધોરણો ચીની સમાજમાં પણ જોવા મળે છે ચીનના લોકો પણ ઓછામાં ઓછા પરંપરાગત ચાઇનીઝ સામાજિક કિસ્સામાં અજાણ્યા વ્યક્તિ તેમેને સ્પર્શ કરે તે પસંદ નથી અને ચીની લોકો મળવા સમયે માથું ધુણાવી ને અથવા થોડા નમી ને શુભેચ્છા પાઠવે છે ચાઇનીઝ સમાજમાં સ્પર્શનું સ્થાન નથી તેમ છતાં આપણને લાગે છે કે તેઓ કામના ક્ષેત્રોમા જ્યાં ચીની અને જાપાની લોકોએ પશ્ચિમી સંસ્કૃતિ સાથે સંપર્ક કરવો પડે છે ત્યાં સુધી શરીરના ભાષાકીય ધોરણોને ધ્યાનમા લઈએ તો ત્યાં નિકટતા અને ઘણા અંશે સ્પર્શ ને માન્યતા આપવામાં આવે છે તેથી આ નિયમો મૂળભૂત રીતે ચાઇનીઝ અને જાપાનીઝ સમાજની પરંપરાગત રચના પુરતી સિમિત છે આ વિડિયો કાર્યાલય ની જગ્યામાં સ્પર્શનો ઉપયોગ રસપ્રદ રૂપે પ્રતિબિંબિત કરે છે વ્યવસાયમાં સ્પર્શ એ વ્યક્તિગત મંજૂરી સ્થાપિત કરવાનો સૌથી ઝડપી રસ્તો છે હેન્ડશેક પર કરવામાં આવેલા એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે જો તમે હાથ મિલાવો તો લોકો તમને યાદ રાખશે તેની સંભાવના વધારે છે હું સિમોન જે બ્રોનર Simon J Bronner ના ખૂબ જ રસપ્રદ લેખનોનો સંદર્ભ લેવા માંગુ છું સિમોન બ્રોનરે તેણીના લેખ 'ધ હેપ્ટિક એક્સપિરિયન્સ ઓફ કલ્ચર' માં લખ્યું છે અને હું આ લેખમાંથી ટાંકું છું "આપણા રોજ ના અનિવાર્ય હેપ્ટિક અનુભવ એ એક સાંસ્કૃતિક સિદ્ધાંત રચના છે જે એક મૂળભૂત ગુણવત્તા કે તત્વ જે રૂઢિગત સમજશક્તિ અને વર્તનની પરંપરાગત પ્રક્રિયાઓને પ્રભાવિત કરે છે " જ્યારે ઇન્ડિયાના યુનિવર્સિટીએ 1981માં મધ્ય પૂર્વ પ્રાદેશિક ચેમ્પિયનશિપ જીતી હતી અને તે પ્રેક્ષકોને ટી V પર બતાવવામાં આવ્યું હતું ત્યારે તેની દલીલ દરમિયાન તેણે ખાસ કરીને રમતગમતના કાર્યક્રમને ટાંક્યા હતા પ્રેક્ષકોએ જોયું કે દરેક ખેલાડીએ વિધિપૂર્વક બાસ્કેટબોલ ની ઝાળીનો ટુકડો કાપીને ગર્વથી વિજયના પ્રતીક તરીકે પકડેલો હતો તેણીના માટે હેપ્ટિક અનુભવ ફક્ત એકબીજાને સ્પર્શ કરવાની રીત સાથે જ સંબંધિત નથી પરંતુ કોઈ વસ્તુને આપણે સ્પર્શ કરીએ છીએ તેની સાથે ભાવના પણ સંકળાયેલી હોય છે અને તેણીએ ટિપ્પણી કરી છે કે આ પરંપરાગત હકનું મહત્વ હેપ્ટીક અનુભવની વ્યક્તિલક્ષી શક્તિ અને વર્તનમાં દૃશ્યમાન સ્પર્શ જન્ય આર્ટિફેક્ટ ની સાંકેતિક શક્તિ પર આધારિત છે તેણીએ આપણા રોજિંદા વર્તણૂકમાં સ્પર્શ જન્ય આર્ટિફેક્ટના મહત્વનો સારાંશ આપ્યો છે તેણીએ હેપ્ટીક વાસ્તવિકતાની નિર્ભરતા પર પણ ટિપ્પણી કરી છે જે આપણા શબ્દભંડોળમાં અને આપણા ભાષાકીય વપરાશના વિવિધ પાસા માં પ્રવેશ કરે છે હેપ્ટિક્સ ના વિશાળ ક્ષેત્ર પર આધારિત કેટલાબધા રૂઢિપ્રયોગ છે તે નોંધવા રસપ્રદ છે ઉદાહરણ તરીકે આપણે કોઈ વિચારને પકડી રાખીએ છીએ આપણે નવી વાનગી બનાવી છીએ આપણે કોઈ વસ્તુ પર આંગળી મૂકીએ છીએ આપણે બધા મૂળભૂત સિદ્ધાંતોનો સ્પર્શ કરીએ છીએ સિમોન બ્રોનરના અભિપ્રાય મુજબ આ સ્પર્શજન્ય રૂપકો સત્યનું ચોક્કસ સ્તર અને કોઈ ખ્યાલની સ્પષ્ટતા સૂચવે છે આપણે સાંભળેલી દરેક બાબતમાં આપણે વિશ્વાસ ન કરી શકીએ પણ આપણે કોઈ વસ્તુ હાથમાં લઈ તેને સ્પર્શ કરી અને અનુભવી હોય તો તે માની શકાય છે જો આપણે ખરેખર કોઈ વસ્તુને સ્પર્શ કરી છે અથવા આપણે આપણા હાથથી કંઈક અનુભવ્યું છે તો પછી આપણે અન્ય લોકો પાસેથી સાંભળી હશે તે વિવિધ વાતોની તુલનામાં આ દૃશ્ય મહત્વનું બની જાય છે જે તમે જાતે સ્પર્શ કર્યું હશે વિશ્વની લગભગ દરેક ભાષાઓમાં આપણે શોધી શકીએ છીએ કે રૂઢિપ્રયોગો આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલા હેપ્ટિક આધારીત છે અને એક ખૂબ જ રસપ્રદ ઉદાહરણ મળી શકે છે જે રીતે આપણે વિવિધ તણાવપૂર્ણ પરિસ્થિતિઓમાં પ્રતિક્રિયા આપીએ છીએ જ્યારે તણાવપૂર્ણ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે ત્યારે આપણે આપણા હાથને ખુબ જોરથી દબાવીએ છીએ અથવા ગભરાય ને કોઈ વસ્તુ ને દબાવીએ છીએ જ્યારે આપણે આંગળીના વેઢાની ભાષા જોઈશું ત્યારે આપણી હેપ્ટિક વર્તણૂકના આ પાસાઓની ફરી એક વાર ચર્ચા કરવામાં આવશે તેથી અનુભવની દુનિયામાં હેપ્ટિક પ્રતીકોનો નોંધપાત્ર અર્થ છે દરેક સંજોગોમાં માનવીય સ્પર્શ મહત્વપૂર્ણ છે તે આપણી વ્યાવસાયિક પરિસ્ચિતિમાં પણ એટલું જ મહત્વનું છે પરંતુ તે ચોક્કસ નિયંત્રણ સાથે હોવું જોઈએ અને આપણે સંપર્ક કરતા પહેલા અથવા બીજા કોઈ વ્યક્તિના સ્પર્શના વિશિષ્ટ અર્થઘટન જોતા પહેલા કેટલાક ફિલ્ટર્સ ને ધ્યાનમા લેવા જોઈએ આપણે સંપર્કની સ્થિતિ અને તેમાં વિવિધ સાંસ્કૃતિક વિવિધતાઓ કેવી રીતે હોઈ શકે છે તેનો ઉલ્લેખ કર્યો છે એ અને ઉત્તરીય યુરોપમાં પણ તેની સ્થિતિ સાથે ઘણું લેવા દેવા છે અને આ સ્થિતિ સંબંધિત વંશવેલો વૃદ્ધ અથવા ઉચ્ચ દરજ્જાવાળા લોકો આરામથી એવી વ્યક્તિને સ્પર્શ કરી શકે છે જે સ્થિતિમાં નાનો અથવા નીચ્ચો હોદ્દો ધરાવનાર હોય પરંતુ એક નાનો વ્યક્તિ અથવા જેનો હોદો નીચો હોય છે તે ક્યારેય આ પ્રકારે સ્પર્શ કરશે નહિ તેથી કંપની ના પ્રમુખ એ કાર્યાલયના કર્મચારીઓને સ્પર્શ કરી શકે છે પરંતુ કર્મચારીઓ ક્યારેય પ્રમુખને સ્પર્શ કરી શકશે નહીં સમાન હોદ્દા વાળા લોકો વાજબી રીતે સામાજિક સ્વીકાર્ય હોય તેવી રીતે સ્પર્શ અને વર્તન કરી શકે છે આપણે જુદા જુદા સંગઠનોમાં સાંસ્કૃતિક તફાવતો વિશે પણ ચર્ચા કરી એક ખાસ ક્ષેત્ર કે જેના પર હું ચર્ચા કરવા માગું છું તે જ્યાં સુધી હેપ્ટિક વિશેની મારી સમજણ છે ત્યાં સુધી તે લિંગ કે જાતિ તફાવત સાથે સંબંધિત છે હું બ્રેન્ડા મેજર ના એક રસપ્રદ લેખનો ઉલ્લેખ કરું છું આ લેખ 2012 માં પ્રકાશિત થયો હતો અને તેનું શીર્ષક 'જેન્ડર પેટર્ન ઇન ટચિંગ બિહેવિયર' છે જો કે બ્રેન્ડા મેજરના તારણો આજની પરિસ્થિતિમાં પણ લાગુ પડે છે તેમણે સૂચન કર્યું છે કે સ્પર્શેન્દ્રિય વાતચીત પરના સંશોધન દ્વારા લિંગ તફાવતોની ઘણી સુસંગત પદ્ધતિઓ બહાર આવી છે તેમણે એમ પણ સૂચવ્યું છે કે તેમના બાળપણથી જ સ્ત્રી બાળક તરીકે પુરુષ બાળકની તુલનામાં તેને વધારે સ્પર્શ કરવામાં આવી છે અને તે જ સમયે સામાજિક ધારાધોરણોને કારણે પુરુષો સામાન્ય રીતે મહિલાઓની તુલનામાં વધારે વખત સ્પર્શ કરે છે સ્પર્શ કરવાના વર્તનમાં લિંગ તફાવત એ સમાજવાદી રૂઢિબદ્ધ ધારણા સાથે પણ સંકળાયેલા છે જે મોટાભાગના સમાજમાં પહેલેથી જાતિ આધારિત ભૂમિકા નક્કી કરેલ હોય છે આ લિંગ આધારિત ભૂમિકાઓ અને આ રૂઢિબદ્ધ ધારણા પ્રમાણે સ્ત્રીઓ નિષ્ક્રિય હોવી જોઈએ તેઓ ભાવનાશીલ રીતે આશ્રિત હોવી જોઈએ જ્યારે પુરુષો પાસે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેમના રોજિંદા વર્તનમાં તેઓ સક્રિય અને તેમની લાગણી સ્વતંત્ર હોવી જોઈએ આ રૂઢિબદ્ધ ધારણા ફક્ત પુરુષની જ નહીં પરંતુ સ્ત્રીઓની પણ છે અને બંને આ રૂઢિબદ્ધ ધારણાના આધારે અન્ય પ્રત્યે પ્રતિક્રિયા આપે છે જો આપણું વર્તન આ રૂઢિબદ્ધ ધારણા દ્વારા સંચાલિત થાય છે તો તે ફક્ત આપણા પ્રભાવને જ નથી રોકતું પરંતુ જ્યાં સુધી અન્ય લોકોના સકારાત્મક ઇરાદાની વાત છે ત્યાં સુધી તે આપણને ઓછું ગ્રહણશીલ પણ બનાવે છે તેથી તે માત્ર મારા કાર્ય પુરતું જ મર્યાદિત નથી પરંતુ તે જૂથના અન્ય સભ્યોના કાર્ય પર પણ કેટલીક મર્યાદાઓ મૂકે છે જે જુદા જુદા લિંગ પર આધાર રાખે છે જ્યાં સુધી સામાજિક વલણની વાત છે ત્યાં સુધી પુરુષ ભૂમિકા સક્રિય વર્તણૂક સાથે સંકળાયેલા છે જ્યારે સ્ત્રીઓ સામાન્ય રીતે પ્રતિક્રિયાશીલ વર્તણૂંક સાથે સંકળાયેલી હોય છે આ ડિકોટોમી અન્ય વિશિષ્ટતા જેવું જ છે જે પુરુષો અને સ્ત્રીઓની વર્તણૂક વચ્ચે કરવામાં આવ્યું છે ઉદાહરણ તરીકે સંસ્થા સામે સમુદાય ઇન્સ્ટ્રુમેન્ટલ સામે એક્સ્પ્લીસીટ ખાતરીપૂર્વક ની સ્થિતિ સામે બિનઅસરકારક સ્થિતિ આ બધી પરિસ્થિતિઓમાં આપણે શોધી શકીએ છીએ કે પુરુષોને એક સક્રિય સાધન તરીકે ભૂમિકા આપવામાં આવી છે જ્યારે સ્ત્રીઓ નિષ્ક્રિયતા સાથે સંકળાયેલા હોવાનું માનવામાં આવે છે તેથી જાતિ એ સ્પર્શ વિશે સ્ટીરિયોટાઇપ છે સ્પર્શ એ ઉચ્ચ દરજ્જાની મહિલાઓને મૂંઝવણમાં મૂકી શકે છે તાજેતરમાં જ સ્ત્રીઓએ ઉચ્ચ સ્તર ના હોદ્દા પર બેસવાનું શરૂ કર્યું છે તેમની પાસે એવા કોઈ રોલ મોડેલ્સ નથી કે જેમની પાસેથી તેઓ બોડી લેંગ્વેજની કુશળતા વિશે કઈ શીખી શકે તેથી તેઓ હંમેશાં અસ્પષ્ટ હોય છે કે તેઓ તેમના જુનિયર પુરૂષ કર્મચારીઓને સ્પર્શ કરે છે કે કેમ તે શક્તિ અને ટેકાના સંકેત તરીકે અર્થઘટન કરી શકાય છે અથવા તે નબળાઇના સંકેત તરીકે અથવા ખોટા નખરા કરે છે તેવી ગેરસમજ પણ ઉભી કરી શકે છે યોગ્ય રીતે સ્પર્શ કરે છે કે નહિ તે આ વિડિઓમાં ખૂબ જ રસપ્રદ રીતે દર્શાવવામાં આવ્યું છે હવે પછી ફરી એક સ્પર્શ ઉમેરીને તમારી વાતચીતની અસરમાં વધારો કરવાનો પ્રયાસ કરો જો મને વ્યવસાયિક પરિસ્થિતિના યોગ્ય વર્તન વિશેના તમારા સામાન્ય સમજનો ઉપયોગ કેમ કરવો તેનો ખ્યાલ છે તો અહીં થોડીક બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે હકારાત્મક અશાબ્દિક સંકેત સ્થાપિત કરવા માટે હાથ ખભા અને પીઠના સંપર્કને મર્યાદિત કરવા માટે સ્પર્શને હલકું અને ટૂંકા ગાળાનું રાખો અને ધ્યાન રાખો કે ખભાની નજીક સ્પર્શ કરવું તે વ્યવસાયના હાવભાવને બદલે વ્યક્તિગત હાવભાવ તરીકે ગણી શકાય જયારે કોઈ સહાયતા માંગે છે અને કોઈને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરો તેમાં કોઈ સમસ્યા નથી શું તમે મને તે અહેવાલ આપી શકો છો સંશોધન બતાવે છે કે સેકંડનો 40માં ભાગ જેટલા ટૂંકા સ્પર્શથી તે વ્યક્તિની મદદ કરવા માટે અન્ય વ્યક્તિની તૈયારીમાં વધારો કરશે તેને અનુપાલન અસર કહેવામાં આવે છે અંતે સ્પર્શને એક વાતચીત તકનીક તરીકે ઉપયોગ કરો ઉદાહરણ તરીકે તમે જે કહો છો તેના મુખ્ય ભાગોમાં ભાર ઉમેરવા માટે શ્રોતા સાથે હાથ મેળવો કારણ કે સ્પર્શનો ઉપયોગ મોટેભાગે ત્યારે થાય છે જ્યારે આપણે જે કહીએ છીએ તેના પર ભારપૂર્વક વિશ્વાસ કરીએ છીએ તે અર્ધજાગૃતપણે તમારી વિશ્વસનીયતાને વધારી શકે છે તમારી સંસ્થાઓની સંસ્કૃતિમાં જે સ્પર્શ સ્વીકાર્ય છે તેના પર ધ્યાન આપવાનું પ્રારંભ કરો નોંધ કરો કે સ્પર્શ કેવા પ્રકારના છે અને તે હકારાત્મક કે નકારાત્મક પ્રતિસાદ આપે છે આ ચર્ચાના આધારે આપણે સરળતાથી કાર્યસ્થળમાં હેપ્ટિકનુ મહ્ત્ત્વ જાણી શકીએ છીએ કાર્યસ્થળમાં સ્પર્શની તપાસ કરવી પડકારજનક છે કારણ કે સંપર્ક એ આપણા વાતચીત સાથે સંબંધિત એક જટિલ તેમજ ઝાંખુ પાસું છે સ્પર્શના કોઈપણ અર્થઘટનમાં સંદર્ભએ ટીકાત્મકરૂપે મહત્વપૂર્ણ છે અને કાર્યસ્થળ એ સ્પર્શેન્દ્રિય ક્રિયાપ્રતિક્રિયા માટે કંઈક અંશે વિશિષ્ટ પરિસ્થિતિ છે કારણ કે અમુક ચિંતાને કારણે ઘણા મેનેજરો તેમના ગૌણ અધિકારીઓ સાથે કોઈપણ પ્રકારના સ્પર્શથી ભય અનુભવતા હોય છે ભયના આ વાતાવરણ થી ઘણી સંસ્થાઓને કાર્યસ્થળમાં સ્પર્શના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની ફરજ પડી છે આપણે જાણીએ છીએ કે અમુક પ્રકારના સ્પર્શ છે જેનો ઉપયોગ કાર્યસ્થળમાં યોગ્ય રીતે થઈ શકે છે ઉદાહરણ તરીકે પ્રોત્સાહન આપવા પીઠ પર થપથપાવવું પરંતુ તે જ સમયે ત્યાં એક અનિચ્છનીય સ્પર્શ હોઈ શકે છે જે ઇરાદાપૂર્વક ડરાવે છે જે માત્ર બિન વ્યવસાયિક જ નહિ ગુનાહિત પણ હોઈ શકે છે તે જ સમયે આ ક્ષેત્રના સંશોધનકારો આપણને કહે છે કે આ બંને અર્થઘટન સમાનરૂપે લાગુ પડે છે અને ઉપલબ્ધ પણ છે સંશોધનકારો સૂચવે છે કે કામના સ્થળે હકારાત્મક પરિણામો માટે સ્પર્શનો ઉપયોગ થઈ શકે છે આ ખાસ કરીને ફુલર અને અન્ય લોકો દ્વારા કરવામાં આવેલા એક ખૂબ જ રસિક અભ્યાસ દ્વારા મળે છે અને આ અધ્યયનને મેનેજર કર્મચારીઓની દ્રષ્ટિને પ્રભાવિત કરવા માટે સ્પર્શ નો ઉપયોગ કરી શકે છે તેવી કલ્પનાને સમર્થન આપ્યું છે તારણોમાં તેઓએ સૂચવ્યું હતું કે સ્પર્શનો ઉપયોગ કરનારા મેનેજરની એક નીતિ છે જે સામાજિક રીતે વધુ અસરકારક રહે છે તેમની સમાનતા પ્રત્યેની સમજ એ સ્પષ્ટ ઇમાનદારી આંતરવ્યક્તિત્વ પ્રભાવ અને સુપરવાઇઝર સપોર્ટની દ્રષ્ટિ છે સંશોધન દ્વારા સમર્થિત અન્ય ઘણા દાખલાઓ છે અને વિવિધ એજન્સીઓ દ્વારા દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે જેમાં અમુક સ્પર્શના કારણે કર્મચારીઓ પર નકારાત્મક અસર થઈ છે આજકાલ આપણને જાણમાં આવે કે સ્પર્શ માત્ર મનુષ્ય સાથે જ સંબંધિત નથી તેને તકનીકી વિસ્તરણ પણ મળ્યું છે અને હેપ્ટિક્સ શબ્દની ઉપયોગિતા હવે સ્પર્શેન્દ્રિય અથવા સોમેટિક દ્રષ્ટિકોણ વિશે વૈજ્ઞાનિક માનસિકતા અને ઇજનેરી સંબંધિત છે મંડ્યામ એ શ્રીનિવાસન Mandayam A Srinivasan ના એક ખૂબ જ રસપ્રદ લેખ માં સફેદ પ્રકારની ઉપયોગીતઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે માનવ જરૂરિયાતના ઘણાં ક્ષેત્રોમાં ખર્ચ કરવા ઉભરી આવી છે જેમાં પ્રોડક્ટ ડિઝાઇન મેડિકલ ટ્રેનર્સ અને પુનર્વસન નો સમાવેશ થાય છે તેને ત્રણ જુદા જુદા પ્રકારના હેપ્ટિકનો પણ ઉલ્લેખ કર્યો છે હેપ્ટિક શબ્દ વિવિધ સંદર્ભોમાં વપરાય છે ઉદાહરણ તરીકે કળા ઇતિહાસમાં સૌંદર્ય શાસ્ત્રમાં અને સ્થાપત્યમાં અને માનવ સંસાધનો માં માનવ મેનેજમેંટમાં ખ્યાલ અને ઇજનેરીના મનોવૈજ્ઞાનિકમા વારંવાર વપરાય છે પરંતુ હવે આપણે શોધી શકીએ છીએ કે વધુને વધુ મલ્ટિ ડિસ્પિપ્લિનરી સંશોધનને તેના તકનીકી પરિમાણોમાં સ્પર્શ કરવાની આ વિશિષ્ટ કળા તરફ ધ્યાન આપવું શક્ય બન્યું છે તેથી તેણે હેપ્ટિકને ત્રણ પેટા પ્રકારમાં વિભાજન કર્યું છે હ્યુમન હેપ્ટિક્સ મશીન હેપ્ટિક્સ અને કમ્પ્યુટર હેપ્ટિક્સ હ્યુમન હેપ્ટિક્સ તે છે જે આપણે છેલ્લા બે મોડ્યુલમાં ચર્ચા કરી રહ્યા છીએ માનવ સંવેદનાનો અભ્યાસ અને હું આ શબ્દનો ઉપયોગ તેમના વિચારો અને ભાવનાઓના સ્પર્શ દ્વારા કરી શકું છું મશીન હેપ્ટિક્સએ ડિઝાઇન બાંધકામ અને મનાવ સ્પર્શને બદલવા અથવા વધારવા માટે મશીનનો ઉપયોગ છે આર્ટિફિશિઅયલ ઇંટેલિજંસ આ દિશામાં કાર્યરત છે પછી આપણી પાસે કમ્પ્યુટર હેપ્ટિક્સ છે જે વર્ચુઅલ વસ્તુઓનો સ્પર્શ અને અનુભૂતિને ઉત્પન્ન અને રેન્ડર કરવા સાથે સંકળાયેલ એલ્ગોરિધમ્સ અને સોફ્ટવેર પર આધારિત છે તેથી હેપ્ટિક્સની આ ચર્ચા મુજબ તે કાર્યસ્થળમાં અને આપણા વ્યક્તિગત જીવનમાં પણ મહત્વનું છે તેમાં જે સાંસ્કૃતિક ભિન્નતા હોય છે તેનું અર્થઘટન તેમજ કેટલાક અન્ય પરિમાણો જે શક્ય બન્યા છે તે તકનીકી વિકાસને કારણે બન્યા છે આગલા મોડ્યુલમાં આપણે વાતચીતના અશાબ્દિક પાસાઓના સ્વતંત્ર ભાગ તરીકે કાઈનેસિક્સ ને જોશું આપનો આભાર